આ ખાસ વ્યાખ્યાનમાં આપણે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને ગુણવત્તા નિયંત્રણ માટે IIoTની એપ્લિકેશન પર ધ્યાન કેન્દ્રિત કરવા જઈ રહ્યા છીએ સૈદ્ધાંતિક રીતે અગાઉના એપ્લિકેશન ડોમેન્સમાં આપણે જે પણ IIoT ના અમલીકરણની ચર્ચા કરી છે તે ખ્યાલો બદલાશે નહીં આપણે હજી પણ ઉધાર લેવા જઈ રહ્યા છીએ તે ખ્યાલો જે આપણે સમજી શક્યા છીએ ટેક્નોલોજીઓ કે જે આપણે સમજીએ છીએ તે મુખ્ય બે IIoT છે તે કોર IIoT ટેક્નોલોજીઓ આપણે હજી પણ અહીં ઉછીના લેવા જઈ રહ્યા છીએ પરંતુ આપણે તેને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને નિયંત્રણ દૃષ્ટિકોણથી અલગ ખૂણાથી જોવા જઈ રહ્યા છીએ તેથી ઇન્વેન્ટરી નિયંત્રણ શું છે તે વિશે વિચારો તો સૌ પ્રથમ આપણે એ સમજવાની જરૂર છે કે ઇન્વેન્ટરી શું છે તેથી ઈન્વેન્ટરીમાં મૂળભૂત રીતે તેનો શબ્દકોશનો અર્થ એ છે કે ઈન્વેન્ટરી એક ઉપયોગી પરંતુ નિષ્ક્રિય સંસાધન છે જેનું અમુક આર્થિક મૂલ્ય છે તેથી તે મૂળભૂત રીતે એક પ્રકારનું સંસાધન છે જેનું અમુક આર્થિક મૂલ્ય છે જે ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં સંચાલિત કરવામાં આવશે તેથી મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં કેટલાક સંસાધનોના પ્રકારો આ ઉત્પાદન સંસાધનો છે તેથી આ મૂળભૂત રીતે ઇન્વેન્ટરીઝ હશે અને આ ઇન્વેન્ટરીઝનું સંચાલન કરવામાં આવશે તેનો ઉપયોગ કેટલાક મૂલ્ય વર્ધિત ઉત્પાદનો મૂલ્ય વર્ધિત સેવાઓ માટે કરવામાં આવશે તો તમે આ ઇન્વેન્ટરીનું સંચાલન કેવી રીતે કરશો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સમાં ઈન્વેન્ટરી મેનેજમેન્ટ એ એક વિશાળ વસ્તુ છે ત્યાં અલગ ટીમો છે જે ઈન્વેન્ટરી મેનેજમેન્ટ અને તેમના નિયંત્રણની કાળજી લે છે તેથી ઇન્વેન્ટરીના સંચાલનને લગતી પ્રવૃત્તિઓમાં નિયંત્રણ દેખરેખ ઓર્ડર સંગ્રહ અને પછી વેચાણ માટેનો પુરવઠો નક્કી કરવાનો સમાવેશ થાય છે તેથી કારણ કે તમે કોઈ પણ વસ્તુ જે ત્યાં છે તે વેચવા માંગતા નથી તમારે તમારા પુરવઠાના આધારે નક્કી કરવાની જરૂર છે કે તમે કેટલું વેચાણ કરવા જઈ રહ્યા છો તમે કેટલું વેચવા જઈ રહ્યા છો તેથી પુરવઠા દ્વારા પ્રાપ્ત કરી શકાય તેવા શ્રેષ્ઠ વેચાણનું નિર્ધારણ તમે વસ્તુઓનો સ્ટોક પણ કરવા માંગતા નથી એવું નથી કે તમે દરેક વસ્તુનો સ્ટોક કરો અને પછી તમે જ્યારે તે જરૂરી હોય ત્યારે વેચો તેથી બધું શ્રેષ્ઠ રીતે કરવું જોઈએ તેથી તે તે છે જ્યાં વ્યવસાયની એકંદર નફાકારકતા માટે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને ઇન્વેન્ટરીનું નિયંત્રણ આવશ્યક છે તો ચાલો આપણે ઈન્વેન્ટરી મેનેજમેન્ટની વિવિધ પ્રવૃત્તિઓ જોઈએ તેથી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટે આપણે સામાન્ય રીતે વાત કરી રહ્યા છીએ ચાલો આપણે કહીએ કે પ્રથમ કાચા માલથી શરૂ કરીને સપ્લાય ચેઇનમાં આ કાચો માલ કાચા માલના સપ્લાયરોને પૂરો પાડવામાં આવશે અથવા તેઓ પ્રાપ્ત કરશે તેથી સપ્લાયર્સ ઉત્પાદકોને મોકલવામાં આવશે તેથી મૂળભૂત રીતે આ આ ઉત્પાદન પેઢી હોઈ શકે છે જે કાચા માલનો ઉપયોગ કરવા જઈ રહી છે અને તેને વિવિધ ઉત્પાદનોમાં પરિવર્તિત કરવા જઈ રહી છે તેથી ઉત્પાદકો દ્વારા આ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી આ સામગ્રીઓ વિતરકોને મોકલવામાં આવશે વિતરકો દ્વારા ઉત્પાદિત ઉત્પાદનો વેરહાઉસમાં અને પછી વિવિધ રિટેલ આઉટલેટ્સ અથવા દુકાનોમાં અને અંતે અંતિમ ગ્રાહકોને મોકલવામાં આવશે તેથી તમે જોઈ શકો છો કે આ આખી સપ્લાય ચેઇન છે તે કાચા માલસામાનથી શરૂ થાય છે પ્રાપ્તિ પુરવઠાનો ઉપયોગ ઉત્પાદકોને પહોંચાડવામાં આવે છે ઉત્પાદકો તે કાચા માલનો ઉપયોગ માલનું ઉત્પાદન કરવા માટે કરે છે પછી ઉત્પાદિત માલને પછી વેરહાઉસમાં વહેંચવામાં આવે છે નાની દુકાનોમાં મોકલવામાં આવે છે અને પછી મૂળભૂત રીતે ગ્રાહકો દ્વારા તેની ખરીદી કરવામાં આવે છે તો આ સમગ્ર પ્રક્રિયામાં કઈ કઈ બાબતો મહત્વની છે નંબર 1 ટ્રેકિંગ છે અને હું આદર્શ રીતે કહીશ કે તે રીઅલ ટાઇમ ટ્રેકિંગ હોવું જોઈએ તેથી રીઅલ ટાઇમ ટ્રેકિંગ જો આપણી પાસે હોઈ શકે તો આ એક સારી સુવિધા હશે લેબલીંગ આ કાચા માલનું લેબલીંગ ઉત્પાદિત માલનું લેબલીંગ વગેરે તેથી લેબલીંગ મહત્વનું છે તો પછી આપણે જાણીએ છીએ કે ઉત્પાદનોની સમગ્ર પ્રક્રિયાની દૃશ્યતા તેમની સમાપ્તિ તારીખો આઇટમના સ્થાનો જ્યાં તેઓ સંગ્રહિત છે જ્યાં તેઓ તેમની માંગ વગેરેની આગાહી કરવા માટે સંગ્રહિત છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી દૃશ્યતા પછી નંબર 4 શ્રેષ્ઠ રીતે સ્ટોક ઇન કરો અને સ્ટોક આઉટ કરો અને પછી આ પ્રકારની સપ્લાય ચેઇન અથવા ઇન્વેન્ટરી મેનેજમેન્ટ પ્રક્રિયામાં પણ સારું રહેશે કે અમુક પ્રકારની ગુણવત્તા મોનિટરિંગ અને કંટ્રોલ મિકેનિઝમ જેવી વિવિધ વસ્તુઓ પ્રાપ્ત કરી શકાય છે તેથી તમે જુઓ છો કે ટ્રેકિંગ અને ખાસ કરીને રીઅલ ટાઇમ ટ્રેકિંગ માટે આપણે વિવિધ સેન્સર્સ અથવા RFIDsનો ઉપયોગ કરી શકીએ છીએ લેબલિંગ માટે RFID આધારિત લેબલિંગ આકર્ષક હશે તો ફરીથી દૃશ્યતા માટે આ વિવિધ સેન્સર અને RFIDs પછી તે જ રીતે સ્ટોકિંગ ઇન અને સ્ટોકિંગ માટે અને ગુણવત્તા મોનિટરિંગ અને નિયંત્રણ માટે પણ ઉપયોગ કરવો તેથી અહીં પણ તમે સ્ટોકિંગ અને સ્ટોકિંગ આઉટ અને ક્વોલિટી મોનિટરિંગ અને કંટ્રોલ સેન્સર આરએફઆઈડી વગેરેનો ઉપયોગ કરી શકો છો પરંતુ વધુમાં તમારી પાસે ખાસ કરીને ગુણવત્તાના મોનિટરિંગ અને નિયંત્રણ માટેનો ભાગ હોવો જોઈએ તમારી પાસે વિવિધ વિશ્લેષણોનો અમલ પણ હોવો જોઈએ તેથી વિવિધ એનાલિટિક્સ એન્જિનો અમલમાં મૂકવા જોઈએ તેથી જેમ તમે આ સમગ્ર પ્રક્રિયા જોઈ શકો છો આપણે આ વિવિધ ખ્યાલોના અમલીકરણ દ્વારા કાર્યક્ષમ બનાવી શકીએ છીએ જે આપણે સમય જતાં IIoT પરના વિવિધ લેક્ચર્સ જેમ કે સેન્સર સેન્સર નેટવર્ક્સ RFIDs વિવિધ કનેક્ટિવિટી ટેક્નોલોજીઓ દ્વારા શીખ્યા છીએ કારણ કે આખરે તમને જરૂર છે આ કનેક્ટેડ સિસ્ટમ હોલિસ્ટિક કનેક્ટેડ સિસ્ટમ હોવી જોઈએ જે ડેટા પુનઃપ્રાપ્ત કરવા જઈ રહી છે અને આ ડેટાને નેટવર્ક દ્વારા ક્લાઉડ પર એનાલિટિક્સ અધિકાર માટે મોકલવો પડશે તેથી આ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ છે અને આપણે તેને IIoT ના અમલીકરણ દ્વારા કેવી રીતે વધુ કાર્યક્ષમ બનાવી શકીએ છીએ તેથી આઇઆઇઓટી આધારિત ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એ છે જેનો તમે તેને યોગ્ય તકનીકોનો ઉપયોગ કરીને અમલમાં મૂકી શકો જે આપણે હાંસલ કરવા જઈ રહ્યા છીએ તેથી આગળ જતાં સપ્લાય ચેઇન ફરી એકવાર કાચો માલ લેવા જઈ રહી છે તેને સપ્લાયરને મોકલશે ફેક્ટરીમાં જશે વિતરણ કેન્દ્રો પર જશે છૂટક વેપારીઓને જશે વિતરણ કેન્દ્રો મૂળભૂત રીતે તૈયાર માલ મોકલશે જેનું ઉત્પાદન ફેક્ટરીઓ દ્વારા છૂટક વિક્રેતાઓને કરવામાં આવે છે અને અંતે ગ્રાહકો તેનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે આ આ આખી સપ્લાય ચેઈન છે જે આપણે ઈન્વેન્ટરી મેનેજમેન્ટ પ્રક્રિયામાં જોઈ છે તેથી IIoT સાથે આ તમામ વિવિધ વસ્તુઓ જે આ ઇન્વેન્ટરી મેનેજમેન્ટમાં સામેલ છે જેમ કે ખરીદ વિભાગ કાચા માલની પ્રાપ્તિ વિવિધ અન્ય ઘટકો ત્યાં સામેલ છે તેઓ તે ઘટકોનો સ્ટોક છે વગેરે વગેરે ઉત્પાદન વિભાગને મોકલવા ફિનિશ્ડ પ્રોડક્ટ સેલ્સ ડિપાર્ટમેન્ટ વગેરે બધું કનેક્ટ થઈ શકે છે તેથી અહીં સ્ટોકિંગ ઇન અને સ્ટોકિંગ આઉટ તૈયાર માલનો સ્ટોકિંગ ઇન કરવો અને તૈયાર માલનો અહીં સ્ટોકિંગ આઉટ કરવો તેથી આ બધી વસ્તુઓ ઈન્વેન્ટરી મેનેજમેન્ટ પ્રક્રિયામાં IIoT ના સમાવેશ સાથે અસરકારક રીતે કરી શકાય છે તેથી હવે ચાલો આપણે ઝડપથી ઇન્વેન્ટરી મેનેજમેન્ટના કેટલાક કાર્યો પર જઈએ હું આના પર વધુ વિગતવાર વાત કરવા જઈ રહ્યો નથી કારણ કે આ તદ્દન સ્વ સ્પષ્ટીકરણ છે તેથી પ્રથમ અપેક્ષિત માંગને પહોંચી વળવા ઉત્પાદનની આવશ્યકતા પ્રક્રિયાને સરળ બનાવવી ઉત્પાદન વિતરણ પ્રણાલીના ઘટકોને અલગ કરવા સ્ટોક આઉટ સામે રક્ષણ ચક્રને યોગ્ય રીતે ઓર્ડર કરવા ભાવ વધારા સામે હેજિંગ અથવા જથ્થો ડિસ્કાઉન્ટનો લાભ લેવો પ્રવાહને સરળ બનાવવો કામગીરી તેથી આ તમામ ઇન્વેન્ટરી મેનેજમેન્ટના વિવિધ કાર્યો છે અને જો આપણે થોડે ઊંડે જઈએ તો IIoT ના સમાવેશ સાથે આપણે આ તમામ IIoT ઉપકરણો અને સિસ્ટમો અને એપ્લિકેશનોના અમલીકરણ દ્વારા કાર્યક્ષમ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ મેળવી શકીએ છીએ તેથી અસરકારક ઈન્વેન્ટરી મેનેજમેન્ટ માટે ઈન્વેન્ટરીનો ટ્રેક રાખવો માંગની આગાહી કરવી લીડ ટાઈમ્સ અને લીડ ટાઈમ વેરિએબિલિટીનું સંચાલન કરવું જરૂરી છે તો આ લીડ ટાઇમ શું છે તેથી મૂળભૂત રીતે આ આ લેટન્સી છે જે ઓર્ડરની પ્લેસમેન્ટ અને ઓર્ડરની ડિલિવરી વચ્ચેનો વિરામ છે તેથી મૂળભૂત રીતે તે ચોક્કસ લેટન્સી નું સંચાલન કરવું તે ચોક્કસ વિલંબ અને તે વિલંબની પરિવર્તનશીલતા એ મુખ્ય સમયની ચિંતા કરે છે તેથી અસરકારક ઈન્વેન્ટરી મેનેજમેન્ટમાં અસરકારક લીડ ટાઈમ મેનેજમેન્ટ હોવું જોઈએ ઈન્વેન્ટરી હોલ્ડિંગ ખર્ચનો અંદાજ ઓર્ડરિંગ ખર્ચ અછત ખર્ચ વગેરે અને ઈન્વેન્ટરીનું વર્ગીકરણ અસરકારક ઈન્વેન્ટરી મેનેજમેન્ટ માટેની આવશ્યકતાઓ છે હવે ચાલો આપણું ગિયર બદલીએ અને ગુણવત્તા નિયંત્રણ પર આવીએ તેથી ગુણવત્તા ખૂબ જ મહત્વપૂર્ણ છે સેવાઓની ઉત્પાદન ગુણવત્તા તેથી આ ગુણવત્તા મહત્વપૂર્ણ છે કારણ કે આખરે આપણે ગ્રાહકો દ્વારા ખરીદી વિશે વાત કરી રહ્યા છીએ અને જો ગ્રાહકો ખરીદી કરે છે પરંતુ પછી ગ્રાહકો સંતુષ્ટ નથી તો તે મૂળભૂત રીતે જે ઉત્પાદન કરવામાં આવે છે જેનું ઉત્પાદન કરવામાં આવે છે અને પહોંચાડવામાં આવે છે તે નિષ્ફળતામાં પરિણમે છે તેથી ઉત્પાદનોનું ગુણવત્તા નિયંત્રણ સેવાઓનું ગુણવત્તા નિયંત્રણ એ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી ગુણવત્તા નિયંત્રણનો ઉદ્દેશ્ય ઉત્પાદિત થઈ રહેલા ઉત્પાદનો અથવા ઓફર કરવામાં આવતી સેવાઓના ધોરણો વિશે નિયમિત અને સતત વિવિધ તપાસ કરવાનો છે ડેટાની ઈન્ટેગ્રિટી ડેટાની કરેક્ટનેસ અને ડેટાની પૂર્ણતાની ખાતરી કરવી એ પણ ગુણવત્તા નિયંત્રણનો એક ભાગ છે કોઈપણ પ્રકારની ભૂલને સુધારવી કોઈપણ પ્રકારની અપૂર્ણતા વગેરે પણ ગુણવત્તા નિયંત્રણના ઉદ્દેશ્યોનો એક ભાગ છે અને ઇન્વેન્ટરી સામગ્રીનું દસ્તાવેજીકરણ અને સંગ્રહ અને તમામ ગુણવત્તા નિયંત્રણ પ્રવૃત્તિઓનું રેકોર્ડિંગ આ દસ્તાવેજીકરણ રેકોર્ડિંગ સંગ્રહ વગેરે ગુણવત્તા નિયંત્રણના આ ખૂબ જ મહત્વપૂર્ણ ઉદ્દેશ્યો પણ છે તે માત્ર ગુણવત્તા નિયંત્રણ જ નથી કરતું પરંતુ આ તમામ વિવિધ પ્રવૃત્તિઓના ડેટાનું યોગ્ય દસ્તાવેજીકરણ અને સંગ્રહ પણ ગુણવત્તા નિયંત્રણનો એક મહત્વપૂર્ણ ઉદ્દેશ્ય છે તેથી હવે અમે ખૂબ જ ઝડપથી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને ગુણવત્તા નિયંત્રણ સાથે સંકળાયેલી તકનીકોના રીકેપ તરીકે પસાર થઈશું અમે સેન્સર કનેક્ટેડ સેન્સર નેટવર્ક સેન્સર્સ અને સેન્સર નેટવર્ક વિશે ઘણી વાત કરી છે અગાઉના લેક્ચરમાં આપણે ઘણી બધી વાત કરી છે અમે RFID ની પણ ટૂંકમાં ચર્ચા કરી છે તેથી RFID મૂળભૂત રીતે ઈન્વેન્ટરી મેનેજમેન્ટ અને નિયંત્રણ માટે ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં વપરાય છે તેથી RFIDs માં મૂળભૂત રીતે બે ઘટકો હશે અને આ તે કંઈક છે જે અમે RFIDs પરના અગાઉના વ્યાખ્યાનમાં વિગતવાર જોયું છે તેથી ત્યાં મુખ્યત્વે બે ઘટકો છે એક RFID ટેગ જેમાં વિવિધ ડેટા હશે જે મૂળભૂત રીતે એમ્બેડેડ અથવા સંગ્રહિત છે અને RFID રીડર જે RFID ટેગની નજીક આવશે અને તે માહિતીને બહાર કાઢવામાં સક્ષમ હશે તેથી RFID સંચાર માટે રેડિયો તરંગોનો ઉપયોગ કરે છે તેથી RFID માં ટેક્નોલોજી એ રેડિયો કમ્યુનિકેશન ટેક્નોલોજી છે તેથી ત્યાં રેડિયો તરંગો છે જે સંચાર કરે છે અને આ RFID ટેગિંગ સિસ્ટમમાં આ વિવિધ ઘટકો હશે RFID ટેગ વાંચન અથવા લેખન ઉપકરણ અને સિસ્ટમ કે જેના પર RFID ટેગિંગ સિસ્ટમ જમાવવામાં આવે છે તેથી ત્યાં બે પ્રકારના RFID ટૅગ છે સક્રિય ટૅગ અને નિષ્ક્રિય ટૅગ તેથી આ અલગ અલગ ટૅગ્સ ડેટાને એકત્રિત કરવામાં સક્ષમ હશે જેની આગળ પ્રક્રિયા કરવામાં આવશે અને જે એપ્લિકેશનને પ્રોસેસ્ડ ડેટાની જરૂર હોય તેમને મોકલવામાં આવશે તેથી નિષ્ક્રિય RFID ટૅગ્સને કોઈપણ આંતરિક શક્તિ સ્ત્રોતની જરૂર નથી આ ટૅગ્સ મૂળભૂત રીતે બેકસ્કેટરિંગના સિદ્ધાંત પર કામ કરે છે તેથી કમ્યુનિકેશનમાં બેકસ્કેટરિંગ મૂળભૂત રીતે કિરણો અથવા ઇલેક્ટ્રોમેગ્નેટિક તરંગો પર ચોક્કસ સંકેતો મેળવવા વિશે વાત કરે છે અને આ તરંગો 180 ડિગ્રી પર પાછા પ્રતિબિંબિત થવાના છે તેથી મૂળભૂત રીતે જે થઈ રહ્યું છે તે એક પ્રકારનું પ્રસરેલું પ્રતિબિંબ છે જે સ્કેટરિંગ અને પાછળના સ્કેટરિંગને કારણે થવાનું છે તેથી વાચક મૂળભૂત રીતે આ ટૅગ્સમાંથી સિગ્નલની રાહ જોશે અને મૂળભૂત રીતે જેમ મેં કહ્યું કે આ ટૅગ્સમાં કોઈ આંતરિક શક્તિનો સ્ત્રોત નથી અને તે મૂળભૂત રીતે આ બેકસ્કેટર્ડ સિગ્નલમાંથી ઇલેક્ટ્રોમેગ્નેટિક ઊર્જા દ્વારા સંચાલિત છે તેથી તેઓ કદમાં નાના છે અને જાડાઈની દ્રષ્ટિએ પણ ખૂબ પાતળા છે તેથી મૂળભૂત રીતે તે આ ટૅગ્સમાં એમ્બેડ કરેલી ચિપ છે જે સમગ્ર મિકેનિઝમ કાર્ય કરે છે તેનાથી વિપરીત સક્રિય RFID ટૅગ્સમાં અમારી પાસે અલગ બેટરી એકમો પાવર યુનિટ છે જે આ ટૅગ્સને પાવર કરી શકે છે તેથી આ સક્રિય ટૅગ્સ માહિતી સિગ્નલને બીકોન્સના સ્વરૂપમાં પ્રસારિત કરશે અને તેઓ નિષ્ક્રિય RFID ટૅગ્સ કરતાં લાંબી રેન્જ અને મેમરી ધરાવે છે જેની મેં અગાઉ ચર્ચા કરી હતી તેથી નિષ્ક્રિય લોકોની તુલનામાં આ સક્રિય RFID ટૅગ્સ વધુ ખર્ચાળ છે વધુ ભારે છે અને તે નિષ્ક્રિય RFID ટૅગ્સ જેટલા પોર્ટેબલ નથી તેથી ત્યાં અર્ધ નિષ્ક્રિય ટૅગ્સ પણ છે જેમાં ICને પાવર કરવા માટે ઑનબોર્ડ બેટરી હોય છે જે આ ટૅગ્સની અંદર હોય છે અને ત્યાં કોઈ સક્રિય ટ્રાન્સમીટર નથી પરંતુ આ મિકેનિઝમ બેકસ્કેટરિંગ કન્સેપ્ટ પર પણ આધાર રાખે છે જેની મેં અગાઉ પેસિવ RFID ટૅગ્સ માટે ચર્ચા કરી હતી તેથી RFID ની સરખામણીમાં બાર કોડિંગ મિકેનિઝમ્સનો પણ ઉપયોગ કરી શકાય છે RFID ટૅગ્સ અને બારકોડ્સ બંનેનો ઉપયોગ પણ થઈ શકે છે પરંતુ બારકોડ્સ પર RFID ટૅગ્સ ખૂબ જ રસપ્રદ છે આ બારકોડ મૂળભૂત રીતે અમુક ઉપકરણ પર છાપવામાં આવે છે જેમાં અમુક સામાન કાગળ અથવા કોઈપણ કાગળ અથવા પ્લાસ્ટિક વગેરે હોઈ શકે છે તેથી બારકોડ આ RFID વાચકોની દૃષ્ટિની લાઇન પર હોવા જરૂરી છે અને એક સમયે માત્ર એક જ બારકોડ વાંચી શકાય છે અને આ બારકોડ પાસે ઓછી સુરક્ષા છે તેથી દબાણ કરી શકાય છે તેથી બારકોડ્સમાં ખરેખર આ કોડ્સમાં એન્કોડ કરેલી છે તેનાથી આગળ કોઈપણ વધારાની માહિતી શામેલ હોઈ શકતી નથી તેથી બારકોડ્સ પર RFID ટૅગ્સ એ એક એવી પદ્ધતિ છે જેનો લોકપ્રિય રીતે ઉપયોગ થાય છે પરંતુ તે એકમાત્ર મિકેનિક નથી મૂળભૂત રીતે આ RFID નો ઉપયોગ કરવાની આ વૈકલ્પિક રીત છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને કંટ્રોલ પ્રક્રિયામાં RFID ની વિવિધ એપ્લિકેશનો છે તેથી મૂળભૂત રીતે ઉત્પાદનોની ઓળખ ઉત્પાદનો કે જે વેરહાઉસમાં શેલ્ડ કરવામાં આવે છે વેરહાઉસના સંચાલનમાં પછી ID સાથે માહિતી ઉમેરવી પછી વિવિધ ઉત્પાદનોની વ્યાપક દૃશ્યતા કે જે વિવિધ સ્ટોક કરેલી વસ્તુઓ છાજલીઓ અને તેથી વધુ ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને કંટ્રોલમાં RFID ના ઉપયોગની આ કેટલીક વિવિધ એપ્લિકેશનો છે અન્ય વિવિધ એપ્લિકેશનો છે જેમ કે હવામાનની સ્થિતિનું નિરીક્ષણ નુકસાનનું મૂલ્યાંકન સંગ્રહ તાપમાનનું નિરીક્ષણ અને નિયંત્રણ ઈન્વેન્ટરી મેનેજમેન્ટ અને કંટ્રોલ એપ્લીકેશનમાં આઈઆઈઓટી એપ્લીકેશનના ઉપયોગની આ વિવિધ અન્ય એપ્લિકેશનો પણ છે વ્યાપક દૃશ્યતા ઇન્વેન્ટરી સ્તરો સમાપ્તિ તારીખો આઇટમ સ્થાનો પછી માંગની આગાહી વિશે વિચાર મેળવવો તેથી મૂળભૂત રીતે જો ભવિષ્યમાં તમને કેટલીક વધુ માંગણીઓ મળવાની હોય તો સ્ટોક કેટલો છે તેથી માંગની આગાહી તેથી ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને કંટ્રોલ સેક્ટરમાં અને ખાસ કરીને RFID નો ઉપયોગ કરીને IIoT ના ઉપયોગની આ કેટલીક અન્ય એપ્લિકેશનો છે તેવી જ રીતે વેરહાઉસ મેનેજમેન્ટ સ્ટોક કરેલી વસ્તુઓનું સંકોચન ચીજવસ્તુઓની અછત અને માંગના આધારે કાર્યક્ષમ વિસ્તારોની ઓળખ તેથી સ્માર્ટ ફેક્ટરીમાં ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એપ્લિકેશનમાં IIoT અમલીકરણ માટે RFID ના ઉપયોગની આ અન્ય વિવિધ એપ્લિકેશનો પણ છે તેથી અન્ય વિવિધ એપ્લિકેશનો જેમ કે પરિવહન ક્ષેત્રમાં મૂળભૂત રીતે ભીડના સમય અને સ્થળને ટ્રૅક કરે છે વિલંબની ગણતરી કરે છે અને વૈકલ્પિક માર્ગો શોધે છે કાર્યક્ષમ સમય અને મોડ સાથે મુસાફરી કરે છે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને કંટ્રોલમાં આ IIoT અમલીકરણ દ્વારા વિવિધ સમસ્યાઓ આવી શકે છે ડેટાની વિસંગતતા સ્ટાફની તાલીમ આ પ્રકારની તાલીમ પાછળનો ખર્ચ માનવીય ભૂલો ડેટા સ્કેટરિંગ સુરક્ષામાં ક્ષતિ કામગીરીમાં ઘટાડો અને અન્ય છુપાયેલા ખર્ચાઓ અને તે છુપાયેલા ખર્ચાઓ જેવી સમસ્યા તેથી આમાંના કેટલાક પડકારો છે જેને દૂર કરવા પડશે તેથી આ વિશિષ્ટ વ્યાખ્યાનમાં મેં તમને IIoT ના સમાવિષ્ટ અને ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને નિયંત્રણ પ્રક્રિયાને વધુ કાર્યક્ષમ અને સ્માર્ટ બનાવવા માટે RFID સેન્સર્સ અને નેટવર્ક RFIDs અને સેન્સર્સ જેવા IIoT ઉપકરણોના ઇન્ફ્યુઝની ઝાંખી આપી છે જો તમે ઉત્પાદન ક્ષેત્રે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ અને નિયંત્રણ પ્રક્રિયામાં IIoT ના અમલીકરણ વિશે વધુ જાણવામાં રસ ધરાવતા હો તો તમારા વધુ વાંચન માટે આ કેટલાક અન્ય તફાવતો છે જે મેં તમને હંમેશની જેમ આપ્યા છે આભાર